આગળ આપણે બીજા પ્રોગ્રામ ની તપાસ કરીશું જ્યાં તે એક ડિજિટલ ક્લોક નું મોડેલ બનાવવાનો પ્રયત્ન કરશે તેથી ડિજિટલ ક્લોક કન્સ્ટ્રક્ટ કરવી પડશે તે પ્રોબ્લેમ નું સ્ટેટમેન્ટ આના જેવું છે આપણે ડિજિટલ ક્લોકને ઇંપ્લીમેંટ કરવી પડશે ક્લોક સામાન્ય રીતે hh mm ss કલાક મિનિટ સેકન્ડ ફોર્મેટમાં 24 કલાકના ફોર્મેટમાં સમય દર્શાવશે અને ત્યાં એક મોડ બટન છે જો મોડ બટન દબાવવામાં આવે તો તે વર્તમાન તારીખ dd mm yy ફોર્મેટ માં બતાવશે જો બટન રીલીઝ થાય તો કલાક સમય અને તારીખ સમજાય તે સમય ફરીથી ડીસ્પ્લે કરવા માટે પાછો આવે છે આ તારીખ અને સમયની વેલ્યુ માટે તેઓ અમુક મેમરી લોકેશન પર આંતરિક રીતે સ્ટોર થશે તારીખ મહિનો અને વર્ષની વેલ્યુને સ્ટોર કરવા માટે ત્રણ બાઇટ્સ નો ઉપયોગ કરવામાં આવશે તેથી dd mm અને yy વેલ્યુ અને મેમરી લોકેશનની કિંમતો માટે અને તેવી જ રીતે આ કલાક મિનિટ અને સેકન્ડ માટે પણ વધુ ત્રણ બાઇટ્સ હશે આ hh mm ss સ્ટોર કરવા માટે કુલ 6 બાઈટનો ઉપયોગ કરવામાં આવશે અને પછી આ લોકેશન આ લોકેશનની વેલ્યુ એ પીરીયોડીક ટાઈમર ઇન્ટરપ્ટ દ્વારા આપમેળે અપડેટ થશે 8051 ને ટાઈમર ઇન્ટરપ્ટ મળ્યું છે પીરીયોડીક જે ઇન્ટરપ્ટ આવે છે તે આવવો જોઈએ અને તે આ સમયને અપડેટ કરશે અને ધારો કે રૂટીન ડીસ્પ્લે છે જેને શરૂઆત તરફ પોઈન્ટ કરતી DPTR સાથે કોલ કરવામાં આવે ત્યારે 6 સક્સેસીવ ડિસ્પ્લે મોડ્યુલો પર ત્રણ બાઇટ્સ ડીસ્પ્લે કરે છે ત્યાં 6 ડિસ્પ્લે મોડ્યુલો છે કેટલાક સેગમેન્ટ ડિસ્પ્લે અથવા એવું કંઈક હોઈ શકે છે આ hh mm ss ડિસ્પ્લે કરશે આ ત્રણ સક્સેસિવ બાઇટ્સ છે જે આ 6 સક્સેસિવ ડિસ્પ્લે મોડ્યુલો પર ડિસ્પ્લે થશે અને જો DPTR આ dd mm yy ધરાવતા લોકેશન તરફ પોઈન્ટ કરે તો તે તારીખ નો ભાગ દર્શાવશે અને જો તે DPTR હોય તો કલાક મિનિટ ના બીજા ભાગ તરફ પોઈન્ટ કરે છે પછી તે કલાક મિનિટ સેકન્ડ ડિસ્પ્લે કરશે આપણે એમ પણ માની લઈએ છીએ કે કૅલેન્ડર નામની એક રૂટિન છે જેને જ્યારે કહેવામાં આવે છે ત્યારે તારીખ ને વેલ્યૂ અપડેટ થાય છે સ્વાભાવિક રીતે આ કૅલેન્ડર રૂટિન પણ ખૂબ કોમ્પ્લેક્સ છે જ્યાં તે દરેક સેકન્ડ પછી ઈંટરપ્ટ આવશે તે અપડેટ કરવામાં આવશે તે મુજબ આ ss mm hh પણ અપડેટ થશે અને આ dd mm yy ની વેલ્યૂ પણ અપડેટ થશે તે ખૂબ કોમ્પ્લેક્સ રૂટિન છે આપણે તેમાં જઈશું નહીં તમે તે કોડ અલગથી લખી શકો છો પરંતુ આપણો હેતુ એ બતાવવાનો છે કે આ ઈંટરપ્ટ અને આ ડિસ્પ્લે મોડ્યુલો સિસ્ટમમાં કેવી રીતે ઇન્ટીગ્રેટ થઈ શકે છે અંતે સમયને અનુરૂપ બાઈટ એ લોકેશન 8000 8001 અને 8002 પર સ્ટોર થાય છે hh એ 8000 છે mm એ 8001 છે ss એ 8002 છે અને પછી dd mm yy તારીખને અનુરૂપ બાઇટ છે તેઓ 8003 4 અને 5 પર છે તો આ ચોક્કસ પ્રોગ્રામ કેવી રીતે ડિઝાઇન કરવો તો ચાલો જોઈએ કે આ કેવી રીતે કરવું આપણે ધારીએ છીએ કે જે ક્રિસ્ટલ સિસ્ટમ સાથે જોડાયેલ છે તે 12 મેગાહર્ટ્ઝ ક્રિસ્ટલ છે ગણતરીની સરળતા માટે આપણે તે અગિયાર પોઈન્ટ ને તે ક્રિસ્ટલ ફ્રિક્વન્સી ની ફ્રેક્સનલ વેલ્યૂ લઈશું આપણે તેને 12 મેગાહર્ટ્ઝ તરીકે લઈશું આપણે આ ટાઈમર 0 નો ઉપયોગ સેકન્ડની ગણતરી માટે કરીશું દરેક સેકન્ડ પછી હું ઈંટરપ્ટ મેળવવા માંગુ છું અને પછી મારે બીજી વેલ્યૂ અપડેટ કરવી જોઈએ આપણે 12 બાય 12 ની કલોક ફ્રિકવન્સી મેળવવી જોઈએ તમે જાણો છો કે આ ટાઈમર માટે છે કલોક ટાઈમર સુધી પહોંચે તે માટે સિસ્ટમ કલોકને 12 વડે ડીવાઈડ કરે છે ટાઈમર સુધી પહોંચતી કલોક 1 મેગાહર્ટ્ઝ છે જો આપણે તે ટાઈમરની વેલ્યુ 3036 પર સેટ કરીએ અને ટાઈમરને 16 વખત રીપીટ કરીએ આ ટાઈમર વેલ્યુ છે જે સેટ કરેલ છે અને ટાઈમરને 16 વખત રીપીટ કરો પછી તમને વેલ્યુ મળશે જ્યારે પણ તમે આ મૂલ્ય સેટ કરો છો તમે તેનું ટાઇમ વેલ્યુ 65536 માઈનસ 3036 આને 16 માં મેળવો છો પછી આ ટોટલ મળે છે આ ટાઈમનો પાર્ટ છે જો તમે તેને 16 વખત રીપીટ કરો તો તે 16 માં થાય છે આ વેલ્યુ લગભગ 106 છે આ 106 છે આ મને આપશે તે આ 1 મેગાહર્ટ્ઝ સાથે મેળ ખાય છે આ ડીલે 1 સેકન્ડ સાથે મેળ ખાતો હશે જે આપણે શોધી રહ્યા છીએ ટાઇમર ના પાર્ટને ડિઝાઇન કરવા માટે મારે આ ટાઈમરના ઉપયોગ માટે ઇનીશીયલ વેલ્યુ 3036 તરીકે લેવી પડશે અને પછી 1 સેકન્ડનો ઈન્ટરપ્ટ મેળવવા માટે ટાઈમરને 16 વખત રીપીટ કરવું પડશે ટાઈમર ઈન્ટરપ્ટ 16 વખત આવ્યા પછી મારે બીજા ફીલ્ડ ને અપડેટ કરવું જોઈએ અને પછી તે અપડેટ રૂટિન બીજા ફીલ્ડ જેવા કે મિનિટ ફીલ્ડ વગેરેને અપડેટ કરશે અપડેટ રૂટિનને તે મુજબ કૉલ કરવો જોઈએ તો આ એક બેઝીક વિચાર છે જે આપણે આ પ્રોગ્રામ ને લખતી વખતે ઉપયોગમાં લેવો પડશે આપણે એક મેમરી લોકેશનના કાઉન્ટના રીપીટને ડીફાઇન કરવું પડશે આપણે શરૂઆત કરીએ છીએ એક મેમરી લોકેશન ના કાઉન્ટ ને રીપીટ કરવાની એટલે કે DB 0 તો સિસ્ટમ શું કરશે તે તમને એક મેમરી લોકેશન આપશે જેનું નામ રીપીટ કાઉન્ટ છે અને તે 0 થી શરુ થશે પછી ORG 0 LJMP મેઈન તે શરૂઆતથી જ મેઈન રૂટીન પર જમ્પિંગ કરશે પછી ટાઈમરને ઈન્ટરપ્ટ કરવા માટે મારે કંઈક કરવું પડશે ટાઈમર ઈન્ટરપ્ટ માટે ટાઈમર ઇન્ટરપ્ટ 000B થી છે તેથી મારે ORG 000B H કહેવું પડશે અને ત્યાં મારે ટાઈમર ઈન્ટરપ્ટ માટે કોડ મૂકવો જોઈએ પ્રથમ વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે DPTR રજિસ્ટરને સેવ કરવાનું છે કારણ કે DPTR વેલ્યુનો ઉપયોગ આ ટાઈમર ઇન્ટરપ્ટ દ્વારા કરવામાં આવશે આ DPTR વેલ્યુને સેવ કરવામાં આવશે તે પુશ 82 H દ્વારા કરવામાં આવે છે પછી 83 H પુશ કરો આ 82 H અને આ 83 H તેથી તેઓ ખરેખર DPL અને DPH રજીસ્ટર ને સેવ કરી રહ્યા છે જો તમે તેને અનુરૂપ એડ્રેસ તપાસો તો આ DPL માટે છે અને આ DPH માટે છે પછી આપણે A રજિસ્ટર ને સેવ કરવાનું છે એટલે કે એક્યુમ્યુલેટર રજીસ્ટર આપણે PUSH 0E0H પણ કહીએ છીએ આ A રજિસ્ટરમાં સેવ થાય છે અને આપણા કોડ માં પણ આપણે R1 રજિસ્ટરનો ઉપયોગ કરીશું જેથી R1 રજીસ્ટર પણ સેવ કરી શકાય તેથી 01H પુશ કરો આ R1 રજિસ્ટરમાં સેવ થાય છે આ વેલ્યુ સેવ કરવામાં આવે છે આ વાસ્તવ માં ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન લખવાની યોગ્ય રીત છે તમે કદાચ કેટલાક રજિસ્ટરનો ઉપયોગ કરી રહ્યાં છો હવે તમને ખબર નથી કે સિસ્ટમ માં કયા પોઈન્ટ થી છે ઇન્ટરપ્ટ આવી ગયો છે પ્રોગ્રામ જે ત્યાં એક્ઝિક્યુટ કરી રહ્યો હતો તે કદાચ તે રજિસ્ટરનો ઉપયોગ કરી રહ્યો છે તે સારું છે કે તમે જે પણ રજિસ્ટર નો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તે ISR કોડ માં છે શરૂઆતમાં તમે તે બધા રજિસ્ટરને સ્ટેક માં સેવ કરો છો અને સબરૂટિન માંથી પાછા આવતા પહેલા તમે તે બધા રજિસ્ટરને રીસ્ટોર કરો છો જેથી જે કાર્યક્રમમાં ઇન્ટરપ્ટ આવ્યો હોય તે કોઈપણ સમસ્યા વિના ચાલુ રાખી શકાય જો કે આપણી અગાઉના ઇન્ટરપ્ટ સર્વીસ રૂટિનમાં આપણે આ વસ્તુ કરી નથી આઈડીયલી તમારે આ બધા ISR માટે કરવું જોઈએ તમે જે પણ રજિસ્ટરનો ઉપયોગ કરો છો તમે પહેલા તે રજિસ્ટરને પાછા આવતા પહેલા સ્ટેક માં સેવ કરો છો તમે સ્ટેકમાંથી તે બધા રજીસ્ટર રીસ્ટોર કરો પછી R1 રજિસ્ટર માં આપણે રીપીટ કાઉન્ટ ને લોડ કરીએ છીએ MOV R1 રીપીટ કાઉન્ટ માટે તે રીપીટ કાઉન્ટનો ઉપયોગ 16 માટે કાઉન્ટર તરીકે થશે પછી R1 માં ઇન્ક્રીમેંટ કરો અને આપણે ચેક કરીએ છીએ કે વેલ્યુ 16 થઈ છે કે નહીં તેથી CJNE R116 L1 કરો જો કાઉન્ટ 16 ન હોય તો મારે કંઈ કરવાની જરૂર નથી કોઈ અપડેટ અથવા સમય થશે નહીં મારે કોડનો આગળનો ભાગ છોડવો પડશે જ્યારે આપણે અપડેટ કરવા આવીશું ત્યારે કોડનો આ ભાગ વેલીડ રહેશે આ ભાગ તમે અત્યારે જે પણ લખી રહ્યા છો તે ઉપયોગી થશે જ્યારે આ કાઉન્ટની વેલ્યુ 16 થઈ જશે પછી સેકંડ ને પણ અપડેટ કરવું પડશે સેકંડ ને અપડેટ કરવા માટે આપણે શું કરીએ પહેલા આપણે આ R1 ને 0 પર રીસેટ કરીએ છીએ MOV R10 ની મદદથી પછી MOV વેલ્યુ 8002 DPTR માં મેળવવામાં આવશે કારણ કે 8002 સેકંડની કિંમત ધરાવે છે MOV DPTR8002 H તે MOVX ADPTR છે તેનો અર્થ એ કે મને A રજિસ્ટરમાં સેકંડની કિંમત મળી છે હવે હું A માં ઇન્ક્રીમેંટ કરું છું કારણ કે 1 સેકન્ડ પસાર થઈ ગઈ છે હું A માં ઇન્ક્રીમેંટ કરું છું મારે એ તપાસવાની જરૂર છે કે A ની વેલ્યુ 60 થઈ છે કે નહીં જો તે 60 હોય તો તેનો અર્થ એ કે મારે મિનિટ નો ભાગ અપડેટ કરવો પડશે CJNE 60L1 થી જો તે 60 કરતા ઓછું હોય તો કંઈ કરવામાં આવતું નથી અપડેટ પૂરું થઈ ગયું છે પરંતુ જો તે 60 છે તો તે આ પોઈન્ટ A ક્લીયર કરશે એક્યુમ્યુલેટર ક્લીયર થઈ ગયું છે અને પછી મારે આ એક્યુમ્યુલેટરની નવી વેલ્યુને સેકંડના લોકેશન પર સેવ કરવાની જરૂર છે એ લોકેશન સેકંડ પાર્ટ ને અનુરૂપ છે MOVX DPTRA કરીએ તે સેકંડ પાર્ટ માં 0 મૂકશે પછી મારે મિનિટ ના પાર્ટ માં જોવું પડશે મિનિટનો પાર્ટ મેળવવા માટે મારે MOV DPTR8001 કરવું પડશે અને પછી મારે તે મેળવવું જોઈએ આ હવે જો હું MOV X ADPTR કરું તો હું એક્યુમ્યુલેટર માં મિનિટનો પાર્ટ મેળવીશ અને આ કિંમત થી સેકંડ પુરી થઇ છે જેથી 60 થઈ ગયા મારે મિનિટ નો પાર્ટ વધારવાની જરૂર છે તેથી એક્યુમ્યુલેટર હવે ફરીથી વધ્યું છે મારે તપાસ કરવાની જરૂર છે કે આ વેલ્યુ 60 થઈ છે કે નહીં જો તે 60 થઈ હોય તો કલાક ની કિંમત અપડેટ કરવી પડશે નહીં તો આ સારું છે ફરીથી આપણે CJNE A60 ને કમ્પેર કરીએ તો જો તે 60 ના હોય તો કંઈ કરવાની જરૂર નથી પરંતુ જો તે 60 ની બરાબર હોય તો પછી મારે A ને ક્લીયર કરવું પડશે પછી આ પેટર્નને આ મિનિટ માટે મેમરી લોકેશન પર સ્ટોર કરવું પડશે અને પછી મારે અપડેટ કરવું પડશે તેથી એટલે કે મારે MOVX DPTRA કરવાની જરૂર છે પછી મારે કલાકનો ભાગ અપડેટ કરવો પડશે તેથી કલાક નો ભાગ 8000H લોકેશન પર ઉપલબ્ધ છે MOV DPTR8000 H પછી MOVX ADPTR આ કલાકનો ભાગ A રજિસ્ટરમાં જશે અને હવે મારે A માં ઇન્ક્રીમેંટ કરવાની જરૂર છે જો હું ઇન્ક્રીમેન્ટ A કરું તો તેનો અર્થ એ કે A ની વેલ્યુ અપડેટ કરવામાં આવશે આ કલાકનો ભાગ અપડેટ થયેલ છે હવે મારે ચેક કરવાની જરૂર છે કે કલાકનો ભાગ 24 થઈ ગયો છે કે નહીં તે CJNE A24L1 છે જો તે 24 ની બરાબર થઈ ગયું હોય તો તે કિસ્સા માં મારે એક્યુમ્યુલેટર ને ક્લીયર કરવાની જરૂર છે અને આ 0 વેલ્યુને કલાક મેમરી લોકેશન પર MOV કરવાની જરૂર છે તે આ MOV X ઈન્સ્ટ્રકશન નો ઉપયોગ કરીને કરવામાં આવશે MOVX DPTRA રજિસ્ટર ક્લીયર થઈ ગયું છે અને તે લોકેશન પણ ક્લીયર થઈ ગયું છે હવે મારે કેલેન્ડર અપડેટ કરવું પડશે મેં કહ્યું કે કેલેન્ડર નામની એક રૂટીન છે જે આપણે કરી શકીશું આપણે તે રૂટીન લખતા નથી આપણે તે કરવા માટે કેલેન્ડર રૂટીનમાં ACALL આપી રહ્યા છીએ ACALL કેલેન્ડર તે રૂટિનને કૉલ કરશે અને તે કેલેન્ડરના ભાગને અપડેટ કરશે હવે એ થઈ ગયું છે કે L1 પછીનો ભાગ લખવો પડશે જ્યાં મારે કંઈ કરવાની જરૂર નથી ત્યાં ખરેખર કોઈ વેલ્યુ છે બીજી વેલ્યુ અથવા મિનિટ વેલ્યુ અથવા કલાક ની વેલ્યુ અપડેટ કરવાનું સમાપ્ત થઈ ગયું છે મારે કંઈ કરવાની જરૂર નથી તો મારે શું કરવું જોઈએ MOVX DPTR A અને તેથી A રજિસ્ટર કલાકની વેલ્યુ અથવા મિનિટ વેલ્યુ અથવા સેકન્ડ વેલ્યુ ધરાવે છે અપડેટ કરેલ ભાગ અને તે DPTR પર મૂવ કરવામાં આવે છે અને આ રીપીટ કાઉન્ટ થવું જોઈએ આ R1 ને રીપીટ કાઉન્ટ રાખવા માટે ઇન્ક્રીમેંટ કરવામાં આવ્યો છે જેથી તેને રીસ્ટોર કરવો પડશે આપણે આ R1 ને રીપીટ કાઉન્ટ મેમરી લોકેશન પર મૂવ કરીએ છીએ MOV રીપીટ કાઉન્ટR1 R1 ની કિંમત રીપીટ કાઉન્ટ મેમરી લોકેશન પર મૂવ કરવામાં આવશે પછી હું પૂર્ણ કરીશ હવે મારે તે બધા રજિસ્ટર રીસ્ટોર કરવા પડશે તે રીવર્સ ઓર્ડર માં હોવું જોઈએ જેમાં આપણે તેમને POP 01 H ની જેમ સેવ કર્યું છે પછી મારે POP કરવું પડશે એક્યુમ્યુલેટર રજિસ્ટર POP 0E0 H પછી તે 83 H POP 83 H પછી POP 82 H તે લોકેશન પોપ આઉટ થાય છે હવે આ TL અને TH ને જોઈએ તેઓ ફરીથી વેલ્યુ સાથે લોડ થવાના છે હવે ખરેખર આ ભાગ જ્યાં મારે ફરીથી તે પેટર્ન લોડ કરવી પડશે તે 30 તે 3603 અથવા તે વેલ્યુ 3036 તે વેલ્યુ 3036 આમાં લોડ કરવું પડશે જે ટાઈમર TL0 અને TH0 રજીસ્ટર કરે છે તે કરવું પડશે આપણે તેને આ રીતે કરીએ છીએ MOV TL00DCH અને આ TH0 MOV TH00BH જો તમે તે કરો તો આ નંબર 0BDC અને આ 3036 H છે 3036 વેલ્યુ અને પછી મારે ટાઇમર SETB TR0 સેટ કરવું પડશે જેથી આગામી ટાઈમર એનેબલ હોય તે ફરીથી સિસ્ટમ માં ઈંટરપ્ટ કરશે જ્યારે ટાઈમ આઉટ થાય છે આ ઈંટરપ્ટ સર્વીસ રૂટીન નો એન્ડ છે હવે મેઈન રૂટીન જે મારે લખવાની જરૂર છે તે કંઈક આના જેવું હશે પહેલા આ ટાઈમરને પ્રોગ્રામ કરવાનું હોય છે મોડ સેટ કરવાનો હોય છે તમારે તેને MOV કરવું પડશે TMOD રજિસ્ટરને બાઈનરી માં પેટર્ન 00000001 સાથે પ્રોગ્રામ કરવું પડશે પછી TL અને TH કરવું તેઓ આ ટાઈમની વેલ્યુ ધરાવતા હોવા જોઈએ ઇનીશીયલ વેલ્યુ MOV TL0DCH પછી MOV TH00BX પછી મારે TF0 બીટ ક્લીયર કરવું પડશે અને પછી મારે ટાઈમર માટે ઇન્ટરપ્ટ એનેબલ કરવો પડશે તમે ચકાસી શકો છો કે આ ટાઈમર 0 ઈન્ટરપ્ટને એનેબલ કરવા માટે આ ઈન્ટરપ્ટ્સ સેટિંગની વેલ્યુ 82 H તરફ લીડ કરશે તે 82 H હશે પછી આ SETB હશે આ SETB TR0 છે આ SETB TR0 છે ટાઈમર એનેબલ થઈ જશે અને પછી હું અહીં વેઇટ કરી શકું છું તેથી આપણે આ માટે વેઇટ કરી શકીએ છીએ હવે મારે રીડ કરવું પડશે કે મોડ બટન પ્રેસ કર્યું છે કે નહીં તે તપાસવું જરૂરી છે JB P1 0L2 કરીએ પછી જો મોડ બટન દબાવવા માં ન આવે તો આ બીટ 0 છે આપણે તારીખનો ભાગ દર્શાવવો જોઈએ તે કિસ્સામાં DPTR રજિસ્ટર 8000 વેલ્યુ સાથે લોડ થવું જોઈએ અને પછી હું ફક્ત L3 પર જઈ શકું છું પછી L2 માં આપણે અહી આવ્યા છીએ કારણ કે મોડ બટન બરાબર પ્રેસ કરવામાં આવ્યું છે તેથી આ DPTR ને અલગ વેલ્યુ સાથે લોડ કરવું પડશે આ તારીખના ભાગના એડ્રેસ સાથે MOV DPTR જે 8003 H છે અને પછી L3 માં મારે ડિસ્પ્લે રૂટિન ACALL ડિસ્પ્લે અને પછી SJMP L4 કરવો પડશે આ મેઈન રૂટીન છે તો મેઈન રૂટીન માટે આપણે શું કરી રહ્યા છીએ પહેલા ટાઈમર મોડ સેટ કરો ટાઈમર કાઉન્ટ સેટ કરો ટાઈમર ઈન્ટરપ્ટ ફ્લેટ TF0 ક્લીયર કરો પછી આપણે ઈન્ટરપ્ટને એનેબલ કરીએ છીએ ટાઈમર ઈન્ટરપ્ટ એનેબલ છે પછી આપણે ટાઈમર શરૂ કરી રહ્યા છીએ આટલું થઈ ગયું હવે આપણી પાસે છે આ સેટિંગ માત્ર એક જ વાર થાય છે હવે હું બીટ નંબર 0 બને ત્યારે પોર્ટ ને રીડ કરી રહ્યો છું અને જો તે બીટ સેટ કરેલ હોય તે મોડ બટન છે તેથી જો મોડ બટન પ્રેસ કરવામાં આવે તો આ બીટ 1 છે આપણે L2 પર આવી રહ્યા છીએ અને DPTR માં આપણે તારીખ નું એડ્રેસ રાખી રહ્યા છીએ અને તેને ડિસ્પ્લે રૂટિન કહેવામાં આવે છે ડિસ્પ્લે રૂટિનની વેલ્યુ ડીસ્પ્લે થશે આપણી પાસે 6 ડિસ્પ્લે છે અને ત્યાં hh કે dd mm yy તે ડીસ્પ્લે થશે અને પછી SJMP L4 મોડ બટન પ્રેસ કરવામાં આવ્યું છે કે નહીં તે તપાસવા માટે તે ફરીથી ત્યાં જશે જો તે કિસ્સામાં મોડ બટન મૂકવામાં ન આવે તો તે સમયનો ભાગ ડીસ્પ્લે કરશે તે 8000 H પર આવશે 8000 H DPTR પર જશે અને પછી આ વેલ્યુ પર તે L3 પર જંપ મારશે અને ત્યાં તે ભાગ ડીસ્પ્લે કરશે અને આ DPTR સમયના ભાગને પોઈન્ટ કરે છે તે સમયના ભાગને પ્રોપર્લી ડીસ્પ્લે કરશે આ રીતે હું આ વસ્તુ કરી શકું છું માત્ર એક નાની વસ્તુ ખૂટે છે આ સમયે મને લાગે છે કે આપણે આ બીજા TF0 બીટને ક્લિયરિંગ ની જરૂર છે અન્યથા તેને તરત જ અન્ય ઇન્ટરપ્ટ તરીકે લેવામાં આવશે TF0 ને ક્લીયર કરો આ લાઇન ત્યાં હોવી જોઈએ આ રીતે આપણે ટાઈમર આધારિત રૂટિન ને ડિઝાઇન કરી શકીએ છીએ જેનો ઉપયોગ ડિજિટલ કલોક ને ડિઝાઇન કરવા માટે થઈ શકે છે આગળ આપણે બીજા પ્રોગ્રામ ની તપાસ કરીએ છીએ ધારો કે આપણને તે 8051 સાથે કનેક્ટેડ ઓસિલેટર મળ્યું છે જે 12 મેગાહર્ટ્ઝ પર કામ કરે છે અને આપણે આ ટાઈમર 0 નો ઉપયોગ કરીને પીન 1 4 પર 4 કિલોહર્ટ્ઝ સ્ક્વેર વેવ જનરેટ કરવા માંગીએ છીએ તો આ કેવી રીતે કરવું તેથી આ ટાઈમર કલોક જે આપણી પાસે છે તે 12 બાય 12 છે તે 12 મેગાહર્ટ્ઝ ક્રિસ્ટલ ને 12 વડે ડીવાઈડ કરે છે ટાઈમર કલોક 1 મેગાહર્ટ્ઝ છે પરંતુ આપણે જે વેવફોર્મ જનરેટ કરીએ છીએ તે 4 કિલોહર્ટ્ઝ છે આ કલોક ના સિગ્નલ માટે જરૂરી ટાઈમપીરીયડ એ 1 બાય 4 કિલોહર્ટ્ઝ છે તે લગભગ 250 માઇક્રોસેકન્ડ છે આ 250 માઇક્રોસેકન્ડ છે જે આપણે ઇચ્છીએ છીએ જો આપણે ધારીએ કે તે 50 ટકા ડ્યુટી સાયકલ સ્ક્વેર વેવ છે તો ઓન પીરિયડ અને ઓફ પીરિયડ સમાન હશે અને તે 125 માઇક્રોસેકન્ડના બરાબર થવા જઈ રહ્યું છે આપણે તે ટાઈમર થી જે કરવાની જરૂર છે તે એ છે કે આપણને 125 માઇક્રોસેકન્ડ નો ડીલે કરવાની જરૂર છે તે મેળવવા માટે મારે જોવું પડશે કે જે લોડ થવું જોઈએ તે વેલ્યુ શું છે લોડ કરવાની કિંમત 65536 માઈનસ અને આ 125 બાય 1 ની બરાબર છે 125 માઇક્રોસેકન્ડ અને આ 1 મેગાહર્ટ્ઝ છે હું તેને તેના દ્વારા ડીવાઈડ કરી શકું છું આ ક્વોન્ટીટી માટે તે મૂળભૂત રીતે ડેશીમલ માં 65411 છે તે હેક્ઝા ડેશીમલ નોટેશન માં C1FF માં કન્વર્ટ થાય છે આ લોડ કરવાની વેલ્યુ હોવી જોઈએ અને તે મુજબ આપણે આ સ્ક્વેર વેવ જનરેટ કરી શકીએ છીએ આપણે તે પ્રોગ્રામ લખીશું તો તે કેવી રીતે લખવું આપણે ફરીથી ટાઈમર ઈન્ટરપ્ટ ની મદદ લઈ શકીએ છીએ ORG 0000 H તમે પછી LJMP મેઈન લખી શકો છો જે આ એસેમ્બલર ને આ પ્રોગ્રામમાં મેમરી લોકેશન 0 પર લેશે તે LJMP મેઈન ઈન્સ્ટ્રકશન મૂકશે પછી ટાઈમર ઈન્ટરપ્ટ તે લોકેશન 000B છે ORG 000B H તેથી તે ટાઈમરનું લોકેશન છે અને ટાઈમરનું રૂટિન સિમ્પલ છે તે માત્ર બીટ P 1 4 ને કોમ્પ્લીમેન્ટ બનાવે છે જ્યારે ટાઈમર ઈન્ટરપ્ટ આવે છે ત્યારે મારે જે એક્શન કરવાની જરૂર છે તે માત્ર પોર્ટ બીટ 1 4 માટે કોમ્પ્લીમેન્ટ છે અને તે હેતુ માટે પછી ટાઈમર ફરીથી શરૂ કરવું પડશે મારે MOV TL00FFX અને મારે MOV TH00C1 H કરવું પડશે અને પછી જો તે ઇન્ટરપ્ટ આવે તો આપણે આ TF0 ને ક્લીયર કરવું પડશે અને આપણે SETB TR0 કરવું પડશે પછી RETI આ બીટ ને ક્લીયર કરશે જેથી તે ઇન્ટરપ્ટ ન થાય તે માટે સર્વીસ આપવામાં આવી છે તેને ક્લીયર કરવું જોઈએ અન્યથા તેને બીજા ઇન્ટરપ્ટ તરીકે લેવામાં આવશે અને આ SETB TR0 તે ટાઈમર સેટ કરશે જેથી ટાઈમર ફરીથી શરૂ થાય જેથી ઇન્ટરપ્ટ આવી શકે પછી કદાચ મારો મેઈન પ્રોગ્રામ એ 8000 H લોકેશન થી છે મેં અહીં બીજું ORG મૂક્યું છે ORG 8000 H અને મેઈન પ્રોગ્રામ ત્યાંથી શરૂ થઈ રહ્યો છે અહીં મારે તે TMOD રજિસ્ટર ને શરુ કરવાની જરૂર છે હું એમ કહી શકું છું જેમ કે MOV TMOD00000001B પછી MOV TL00FF H પછી MOV TH00C1 H અને પછી TF0 બીટ ક્લીયર કરો ઇન્ટરપ્ટ્સ 82 H મેળવવા માટે ઇન્ટરપ્ટ એનેબલ રજીસ્ટર સેટ કરો આ ટાઈમર ઇન્ટરપ્ટ 0 ને એનેબલ કરશે અને પછી મારે ટાઈમર શરૂ કરવું પડશે તે SETB TR0 દ્વારા છે અને હવે મેઈન પ્રોગ્રામ લૂપ માં વેઇટ કરે છે કારણ કે ત્યાં વધુ કરવાનું કંઈ નથી તે SJMP L1 છે તે ત્યાં લૂપ થશે તો હવે મેઈન પ્રોગ્રામ શું કરી રહ્યો છે તે ટાઈમર સેટ કરી રહ્યું છે ઈન્ટરપ્ટ સેટ કરી રહ્યું છે અને તે બધું અને પછી તે ઇનફાઈનાઈટ લૂપ કરી રહ્યું છે કારણ કે એક્ચ્યુઅલી તે આઇડીયલ છે અને જ્યારે પણ ઇન્ટરપ્ટ આવે છે તે આ લોકેશન 000B પર આવશે અને જો તમે આ પ્રોગ્રામ માટે આ મેમરી લેઆઉટ માં જુઓ કે જે મેં લખ્યું છે તે આના જેવું છે લોકેશન 0 પર આપણી પાસે LJMP મેઈન ઈન્સ્ટ્રકશન છે અને 8000 મેઈન છે તેને એક LJMP મેઈન મળ્યો છે તે 8000 છે અને પછી આ 000B એ લોકેશન B પર છે તમને આ કોડ મળ્યો છે આ ઈન્ટરપ્ટ સર્વીસ રૂટીન કોડ તે અહીં હશે પછી 8000 પર 8000 લોકેશન થી તમારી પાસે કોડનો આ ભાગ હશે કોડનો આ ભાગ અહીં લોડ કરવામાં આવશે હવે સિસ્ટમ કેવી રીતે ચલાવે છે આખી વસ્તુ જેવી કે જ્યારે પ્રોસેસર રીસેટ થાય છે ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર 0000 H સાથે લોડ થાય છે તે આ ચોક્કસ સ્થાન પર આવશે તેને આ ઈન્સ્ટ્રકશન LJMP 8000 મળશે તે આ 8000 લોકેશન પર જશે આ ઈન્સ્ટ્રકશનનો અમલ કરવાનું શરૂ કરો જ્યારે તે આ ઈન્સ્ટ્રકશનનો અમલ કરવાનું શરૂ કરે છે તે ટાઈમર સેટ છે અને તે બધી વસ્તુઓ છે તે થઈ ગયું છે પછી પ્રોગ્રામ આ પોઈન્ટએ લૂપ થઈ રહ્યો છે વચ્ચે અમુક સમય ટાઈમર ઈન્ટરપ્ટ આવશે ટાઈમર 0 ઓવરફ્લો થશે ટાઈમર ઈન્ટરપ્ટ આવશે અને પ્રોસેસર ને જોઈએ તો હાર્ડવેર આ 000B પર આવવા માટે આપમેળે પ્રોગ્રામ કાઉન્ટર મૂકશે જ્યારે ઈન્ટરપ્ટ આવે છે અને પછી તે આ ઈન્ટરપ્ટ સર્વીસ રૂટિનને એક્ઝિક્યુટ કરશે અને આ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિનને એક્ઝિક્યુટ કર્યા પછી તે ફરીથી આ એન્ડપોઇન્ટ પર પાછા આવશે જ્યાં તે SJMP L1 હતું તે આ પોઈન્ટ પર પાછા આવશે તે ત્યાં અમલ કરશે તે ત્યાં કંટીન્યુ લૂપ કરશે તે ત્યાં એક્ઝિક્યુટ કરવામાં આવશે આ રીતે ફરીથી જ્યારે ઈન્ટરપ્ટ આવે છે ફરીથી આ પ્રોગ્રામ ને ચલાવવા માં આવશે અને તે આ ઈન્ટરપ્ટ સર્વીસ રૂટિન હશે અને તે આ રીતે ચાલશે આ રીતે આપણે ઘણા મહત્વપૂર્ણ જોબ કરવા માટે આ ઈન્ટરપ્ટ સર્વીસ રૂટિનનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી સિસ્ટમમાં આપણી પાસે રહેલ મેઈન ફંક્શનાલીટી ને ધ્યાનમાં લીધા વિના જ કરવાનું છે તે ટાઈમર 0 માટે છે આપણે સીરીયલ ટ્રાન્સમિશન માટે પણ જોયું છે આપણે આ બાહ્ય ઈન્ટરપ્ટ માટે પણ જોયા છે જો તમે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તે રીતે ઇન્ટરપ્ટ પ્રોગ્રામિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં તમારી પાસે અમુક ચોક્કસ સમયાંતરે હાથ ધરવા માટે સંખ્યાબંધ ઉપકરણો અથવા એક્ટીવીટી ની સંખ્યા છે